નમસ્કાર તેથી છેલ્લા સેશન માં આપણે મેસનના નિયમ Mason's rule વિશે ચર્ચા કરી રહ્યા હતા તેથી આપણે આપણી ચર્ચા તે પોઇંટથી આગળ ચાલુ રાખીશું આજના સેશનમાં આપણે સ્ટેટ સમીકરણ પણ જોઇશું તેથી ચાલો આપણે પહેલા મેસનના નિયમ વિશે ચર્ચા કરીએ જેની આપણે છેલ્લા સેશનમાં ચર્ચા કરી રહ્યા હતા તેથી આપણે મેસનના નિયમ Mason's rule વિશે જે ચર્ચા કરી હતી કે આ સૂત્ર એસ જે મેસન દ્વારા આપવામાં આવ્યુ હતું જ્યારે તેમણે આલેખ માંથી લખી શકાય તેવા એકીકૃત સમીકરણો સાથે સિગ્નલ ફ્લો ગ્રાફને સંબંધિત કર્યો સિગ્નલ ફ્લો ગ્રાફમાં નોન ટચિંગ લૂપ્સ નું અસ્તિત્વ આ ફોર્મ્યુલાની જટિલતાને વધારે છે જે એસ જે મેસન દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ શું થાય છે કે સામાન્ય રીતે મોટાભાગની સિસ્ટમમાં જે તમે વાસ્તવિક સમય માં જુઓ છો તેમા નોન ટચિંગ લૂપ્સ હોતી નથી તેથી આ રીતે તે પ્રકારની સિસ્ટમ માટે મેસનના નિયમનો ઉપયોગ કરવો વધુ સરળ છે અને તે સિસ્ટમ માટે આપણે શોધી કાઢયું છે કે બ્લોક ડાયાગ્રામ રિડક્શન કરતા મેસનના નિયમનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે તો ચાલો જોઈએ કે મેસનનો નિયમ Mason's rule શું હતો જો C આઉટપુટ અને R ઇનપુટ લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તો સિસ્ટમના ટ્રાન્સફર ફંક્શનને CR તરીકે રજૂ કરી શકાય છે જે મેસનના નિયમની સહાયથી મૂલ્યાંકન કરી શકાય છે GCRkTkk જ્યાં એ સરવાળો સૂચવે છે k ફોરવર્ડ પાથ ની સંખ્યા Tk k મો ફોરવર્ડ પાથ ગેઇન 1 લૂપો એક સમયે લીધેલા બે નોનટચિંગ લૂપ ગેઇન્સ એક સમયે લીધેલા ત્રણ નોન ટચિંગ લૂપ ગેઇન્સ એક સમયે લીધેલા ચાર નોન ટચિંગ લૂપ ગેઇન્સ kસિગ્નલ ફલો ગ્રાફનાં તે ભાગ જે ફોરવર્ડ પાથ સાથે નોન ટચિંગ છે તેના માટે તેથી આ નિયમ છે જે મેસન દ્વારા આપવામાં આવ્યો હતો ચાલો આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે આપણે એક ઉદાહરણની મદદથી આ ચોક્ક્સ નિયમને કેવી રીતે લાગુ કરીશું તેથી ચાલો આપણે એક ઉદાહરણ લઈએ કહો કે જો સિગ્નલ ફ્લો ગ્રાફ આના જેવો હોય જ્યા તમારી પાસે અહીંથી તમારી પાસે ઇનપુટ કહો કે R અને પછી તમારી પાસે આઉટપુટ કહો કે C છે અને ટ્રાન્સફર ફંકશન આ સેટ માટે Y1 જેવું છે પછી Z2 તમારી પાસે લૂપ છે કહો કે જે માઈનસ Y1 છે પછી Y1 તમારી પાસે બીજી લૂપ છે જે માઈનસ Z2 છે અને પછી આ માઈનસ Y3 છે પછી Z4 અને આ એક યુનિટી ગેઇન ટ્રાન્સફર ફંકશન છે તેથી આ સિગ્નલ ફ્લો ગ્રાફ છે જો તમને સમજાયુ હોય તો પહેલી વસ્તુ જે તમારે શોધવાની છે તે ફોરવર્ડ પાથ ગેઇન છે તેથી જો તમે આ ચોક્કસ સિગ્નલ ફ્લો ગ્રાફમાં જોશો તો તમારી પાસે ફક્ત એક જ ફોરવર્ડ પાથ હશે ત્યાં બીજો કોઈ ફોરવર્ડ પાથ ઉપલબ્ધ નથી તેથી તમારો ફોરવર્ડ પાથ ગેઇન Y1 ની બરાબર લો પછી Z2 Y3 Z4 તેથી આપેલ સિગ્નલ ફ્લો ગ્રાફ માટે આ ફોરવર્ડ પાથ ગેઇન હશે હવે આપણે આપણી પાસે કેટલી વ્યક્તિગત લૂપ્સ છે તે શોધવાની જરૂર છે તેથી અહીં આપણી પાસે ત્રણ વ્યક્તિગત લૂપ હશે તે વ્યક્તિગત લૂપ્સ શું છે આ એક છે તેથી ફર્સ્ટ માઇનસ Y1 Z2 થશે બીજી માઇનસ Z2 Y3 હશે અને ત્રીજી Y3 Z4 હશે તેથી આ ત્રણ વ્યક્તિગત લૂપ્સ હશે જે તમને મળશે હવે તમારે નોન ટચિંગ લૂપની જોડીઓ શોધવાની જરૂર છે તેથી જો તમે આ ચોક્કસ સિગ્નલ ફ્લો ગ્રાફમાં જોશો અને જો તમે ફક્ત લૂપ્સ દોરો તેથી ત્યાં ત્રણ લૂપ્સ હશે જે તમે જોશો તેથી આ છે Z2 માઇનસ Y1 Y3 માઇનસ Z2 અને Z4 માઇનસ Y3 તેથી તેમાંથી જો તમે મધ્યમ એકને દૂર કરો તો તમને લૂપ્સના બે સેટ મળશે જે એકબીજાને સ્પર્શતા નથી તેથી તે કિસ્સામાં નોન ટચિંગ લૂપ્સનું મૂલ્ય ટ્રાન્સફર ફંક્શનના મૂલ્ય જેટલું હશે જે આપણે આગળની સ્લાઇડ્સમાં લખીશું તેથી નોન ટચિંગ લૂપનો કુલ ગેઇન માઇનસ Z2 Y1 ગુણ્યા માઇનસ Y3 Z4 તેથી માઇનસ માઇનસ એ પ્લસ બનશે અને તમને Z2 Y1 નો Y3 Z4 દ્વારા ગુણાકાર મળશે તેથી જ્યારે તમારી પાસે બે નોન ટચિંગ લૂપ્સ હશે ત્યારે આ તમને મળશે હવે આગળ આપણે અન્ય નોન ટચિંગ લૂપ્સ શોધવાની જરૂર છે તેથી જો તમે આ સિગ્નલ ફ્લો ગ્રાફ જોશો તો તમે જોશો કે ત્યાં કોઈ પણ નોન ટચિંગ લૂપ નથી જેનો અર્થ છે કે ત્યાં કોઈ ત્રણ કરતાં વધુ નોન ટચિંગ લૂપ્સ નથી જે તમે આ ચોક્કસ સિગ્નલ ફ્લો ગ્રાફમાં જોઈ શકો છો તેથી આ સિગ્નલ ફ્લો ગ્રાફમાં ત્રણ અથવા ચાર નોન ટચિંગ લૂપ્સનો સેટ ઉપલબ્ધ નથી તેથી છેવટે ડેલ્ટા તે છે કે જે તમે લખી શકો છો તે 1 ઓછા માઇનસ વ્યક્તિગત લૂપ ગેઇન્સનો સરવાળો છે તેથી વ્યક્તિગત લૂપ ગેઇન જે આપણે ચર્ચા કરી તે મુજબ મળ્યા છે તો આપણે શું લખી શકીએ આપણે માઇનસ Z2 Y1 માઇનસ Z2 Y3 માઇનસ Z4 Y3 લખી શાકીએ છીએ જે તમને આ ચોક્કસ વ્યક્તિગત લૂપ્સમાંથી મળશે અને પછી તમારી પાસે બે નોન ટચિંગ લૂપ્સનો સેટ હશે તેથી આ Z2 Y1 ગુણ્યા Y3 Z4 બનશે તેથી આ તે છે જે તમને તમારા ડેલ્ટા ના ભાગ રૂપે મળશે આગળ આપણે તે જોવાનું છે કે તમે કેટલી લૂપ્સ શોધી શકો છો જે ફોરવર્ડ પાથને સ્પર્શતી નથી તેથી જો તમે ચોક્ક્સ ફોરવર્ડ પાથ જોશો તો તે ત્રણેય લૂપ્સ જે તમે સિગ્નલ ફ્લો ગ્રાફમાં જોઈ શકો છો તે ફોરવર્ડ પાથને સ્પર્શે છે તેથી તે કિસ્સામાં તમે શું લખી શકો છો તમે ડેલ્ટા 1 લખી શકો છો કારણ કે આપણી પાસે 1 ની બરાબર એક જ ફોરવર્ડ પાથ છે કારણ કે આપણી પાસે કોઈ લૂપ નથી જે ફોરવર્ડ પાથને સ્પર્શતી નથી તેથી હવે તમે શું કરી શકો તમે હવે તે મૂલ્યનું સંકલન કરો કે જે સંપૂર્ણ સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન છે કે જે Cs ના છેદમાં Rs છે તમે શું લખી શકો છો હવે તમે Tk ગુણ્યા ડેલ્ટા k લખી શકો છો તેથી ફોરવર્ડ પાથ ગેઇન શું છે તમારી પાસે Y1 Z2 ગુણ્યા Y3 Z4 હશે ડેલ્ટા k એ 1 છે તેથી કોઈપણ રીતે તમે ગુણ્યા બરાબર 1 લખી શકો છો અથવા તે સરખા રહેશે છેદમાં તમે ડેલ્ટાની કિંમત લખી શકશો તો ડેલ્ટાની કિંમત શું છે ડેલ્ટા એ 1 વત્તા Z2 Y1 વત્તા Z2 Y3 વત્તા Z4 Y3 વત્તા Z2 Z4 Y1 Y3 હશે તેથી આ તે ટ્રાન્સફર ફંકશન છે જે તમે જ્યારે મેસોનનો નિયમ લાગુ કરો ત્યારે તમને સિગ્નલ ફ્લો ગ્રાફમાંથી મળશે તેથી હું આશા રાખું છું કે તમે હવે અન્ય સિગ્નલ ફ્લો ગ્રાફ માટે ટ્રાન્સફર ફંક્શન શોધવા માટે સંબંધિત ગણતરીઓ કરી શકો છો હવે ચાલો ફર્સ્ટ ઓર્ડર ડિફરેંશિયલ સમીકરણ વિશે વાત કરીએ અને આપણે તેને સ્ટેટ સમીકરણ તરીકે પણ કહી શકીએ છે ચાલો આપણે તે ખ્યાલ ને સમજીએ તેથી એક nth ઓર્ડર ડિફરેંશિયલ સમીકરણને n ફર્સ્ટ ઓર્ડર ડિફરેંશિયલ સમીકરણોમાં વિઘટન કરી શકાય છે તેથી હાઇર ઓર્ડર કરતાં ફર્સ્ટ ઓર્ડર ડિફરેંશિયલ સમીકરણો સરળ છે કંટ્રોલ સિસ્ટમ ના એનાલીટીકલ સ્ટ્ડી માં ફર્સ્ટ ઓર્ડરના ડિફરેંશિયલ સમીકરણો વપરાય છે તો ચાલો હવે એક સેમ્પલ ડિફરેંશિયલ સમીકરણ લઇએ કહો કે આ એક ખૂબ જ સામાન્ય સમીકરણ છે જે તમે જોયું હશે જ્યારે આપણે શ્રેણી RLC સર્કિટ અને બાહ્ય વોલ્ટેજ સ્રોતને કનેક્ટ કર્યાની ચર્ચા કરી તેથી આપણે RitLdidt1Cidte લખી શકીએ છીએ R એ રેઝિસ્ટન્સ છે Lઇન્ડક્ટન્સ છે C કેપેસિટીન્સ છે i નેટવર્ક માં કરંટ છે અને et લાગુ કરેલો વોલ્ટેજ છે તેથી આ કિસ્સામાં e એ ફોર્સિંગ ફંકશન છે અને t શું છે t એ ઇન્ડીપેન્ડંટ વેરીયબલ છે અને આપણે તેની વિચારણા કરીશું જે ડિપેન્ડન્ટ વેરીયબલ અથવા અજાણ તરીકે કરંટ છે જે આપણે આ ડિફરેંશિયલ સમીકરણને હલ કરીને નક્કી કરવાની જરૂર છે ચાલો હવે ધારીએ x1titdt અને x2tdx1dtit પછી અગાઉના સમીકરણ એટલે કે RitLdidt1Cidte એ નીચેના બે ફર્સ્ટ ઓર્ડર ડિફરેંશિયલ સમીકરણોમાં વિઘટિત થાય છે x2tdx1dt dx2dt 1LCx1t RLx2t1Let તેથી સામાન્ય રીતે તમે આ કંસેપ્ટ લખી શકો છો કે જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે તમે તેને nth ઓર્ડર સિસ્ટમ માટે લંબાવી શકો છો જેથી આપણે લખી શકીએ કે dnydtnan 1dn 1ydtn 1 a1dytdta0ytft તેથી આપણે શું કરીશું આપણે ધારીશું કે a0 a1 an 1 એ y ના ફંક્શન્સ નથી એટલે કે તે અચળ ગુણાંક છે તો આપણે શું કરી શકીએ આપણે બદલી શકીએ x1tyt x2tdydt xntdn 1ydt તેથી જ્યારે તમે વેરીયબલ તરીકે વ્યક્તિગત ઘટક ને રજુ કરો ત્યારે તમે આ સમીકરણની મદદથી સરળતાથી લખી શકો છો કે dx1dtx2t dx2dtx3t dxndt a0x1t a1x2t an 2xn 1t an 1xntf આપણે તેમને આ ચોક્ક્સ સમીકરણમાં મૂકી દીધું છે અને જ્યારે આપણે સરળ બનાવીએ છીએ ત્યારે આપણે dxndtઅન્ય ઘટકોના સરવાળા તરીકે લખી શકીએ છીએ તેથી છેલ્લું સમીકરણ જે આપણે પ્રાપ્ત કરીએ છીએ તે હાઇએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ્ઝ ટર્મ્સ ને બાકીની ટર્મ સાથે સરખાવીને પ્રાપ્ત થાય છે તેથી ફર્સ્ટ ઓર્ડર સમીકરણનો સેટ જે આપણને મળે છે જેમા આપણને વેરીયબ્લ્સ મળ્યા છે જે તમે x1 x2 થી xn વ્યાખ્યાયિત કર્યા છે તેને આપણે સ્ટેટ વેરીયબલ કહીએ છીએ શા માટે આપણે તેમને સ્ટેટ વેરિયબલ કહીએ છીએ કારણ કે પહેલા આપણે સમજીએ કે સ્ટેટ શું છે સિસ્ટમમાં સ્ટેટ તે સિસ્ટમની ભૂતકાળ અને વર્તમાન અને ભાવિ પરિસ્થિતિઓ ને સંદર્ભિત કરે છે હવે ડાયનેમિક સિસ્ટમના મોડેલ માટે સ્ટેટ વેરિયબલના સેટ અને સેટ સમીકરણો ને વ્યાખ્યાયિત કરવું અનુકૂળ છે અહીં જો તમે વેરીયબલ જોશો કે જે તમે x1 x2 xn વ્યાખ્યાયિત કર્યા છે જે મૂળભૂત રીતે વેરીયબલ છે જે અગાઉના સમીકરણને વ્યાખ્યાયિત કરે છે તે nth ઓર્ડર સિસ્ટમના સ્ટેટ વેરીયબ્લસ છે અને ફર્સ્ટ ઓર્ડર ડિફરેંશિયલ સમીકરણો એ સ્ટેટ સમીકરણ છે હવે સ્ટેટ વેરીયબલની વ્યાખ્યા શું છે તેથી સ્ટેટ વેરીયબલ નીચેની શરતો સંતોષવા જ જોઈએ તેથી કોઈપણ ઇનિશિયલ સમયે જે t t0 છે સ્ટેટ વેરીયબલ x1 x2 xn સિસ્ટમની ઇનિશિયલ સ્ટેટ વ્યાખ્યાયિત કરે છે એકવાર 0 થી વધુ સમય t માટે સિસ્ટમના ઇનપુટ અને વ્યાખ્યાયિત થયેલ ઇનિશિયલ સ્ટેટ નિર્ધારિત કરેલ છે સ્ટેટ વેરીયબલ સિસ્ટમના ભાવિ વર્તનને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા જોઈએ તેથી તમે જે વેરીયબલ x2 x3 અને તેથી વધુ જોયા છે તે કોઈક રીતે પહેલાનાં વેરીયબલના ડેરીવેટીવ ને વ્યાખ્યાયિત કરી રહ્યાં છે તેથી આની મદદથી તમે સિસ્ટમ પર્ફોર્મન્સ જે સિસ્ટમની વર્તમાન અથવા ભવિષ્યની સ્થિતિ છે તેને સ્પષ્ટ કરી શકો છો તેથી આને સ્ટેટ વેરીયબલ કહેવામાં આવે છે હવે સિસ્ટમના સ્ટેટ વેરીયબલને વેરીયબલના ન્યૂનતમ સેટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે x1 થી xn એ રીતે થાય છે કે આ વેરીયબલની જાણકારી એ કોઈપણ સમય t0 અને તે સમય t0 એ લાગુ કરેલ ઇનપુટ પરની માહિતી એ કોઈપણ સમય tto પર સિસ્ટમના સ્ટેટ પર નક્કી કરવા માટે પૂરતુ છે તેથી જો તમારી પાસે આ સ્ટેટ વેરીયબલ સાથે સંબંધિત તે સમય t બરાબર 0 પર જાણકારી હોય તો તમે આ સ્ટેટ વેરીયબલની મદદથી કોઈપણ સમય t કે જે 0 કરતા વધારે હોય તેના માટે સિસ્ટમ સ્ટેટનો ઉલ્લેખ કરી શકો છો તેથી સ્ટેટ સ્પેસ ફોર્મ માં આ n સ્ટેટ વેરીયબલને તમે વ્યાખ્યાયિત કરી શકો છો xtAxtBu જ્યારે તમે તે બધા સમીકરણોને કમ્પાઇલ કરો છો કે જે તમે હમણાં જ આ સ્લાઇડમાં જોયા તો પછી તમે તેમને મેટ્રિક્સ સ્વરૂપમાં રજૂ કરી શકો છો xtAxtBu જ્યાં xtએ સ્ટેટ વેક્ટર છે u એ ઇનપુટ વેક્ટર છે કહો કે જો ત્યાં n ઇનપુટ વેરીયબલ હોય તો ઇનપુટ વેક્ટર હશે હવે ગુણાંક કોફીસીયંટ શું છે તેથી કોફીસીયંટ મેટ્રિક્સ A અને B તમે વ્યાખ્યાયિત કરી શકો છો ચાલો હવે આઉટપુટ સમીકરણ વિશે વાત કરીએ સિસ્ટમનું આઉટપુટ એ એક વેરીયબલ છે જે માપી શકાય છે પરંતુ સ્ટેટ વેરીયબલ હંમેશાં આ આવશ્યકતાને સંતોષતું નથી ચાલો આપણે સમજીએ કે તેનો અર્થ શું છે ઉદાહરણ તરીકે કહો કે ઇલેક્ટ્રિક મોટર ના કિસ્સામાં સ્ટેટ વેરીયબલ એ વાઇન્ડિંગ કરંટ અથવા રોટર વેલોસીટી અને ડિસ્પ્લેસમેન્ટ જેવા હોઈ શકે છે તેથી આ માપી શકાય તેવી વસ્તુ છે તેથી આ રીતે આ વેરીયબલ આઉટપુટ વેરીયબલ તરીકે ક્વોલિફાય થઇ શકે છે જ્યારે બીજી બાજુ આ ઇલેક્ટ્રિક મોટરના કિસ્સામાં મેગ્નેટીક ફ્લક્સ ને સ્ટેટ વેરીયબલ તરીકે પણ માનવામાં આવે છે તમે મેગ્નેટિક ફ્લક્સને આઉટપુટ વેરીએબલ તરીકે લઈ શકતા નથી કારણ કે તમે કોઈપણ ઓપરેશન નો ઉપયોગ કરીને સીધા મેગ્નેટિક ફ્લક્સને માપી શકતા નથી તેથી જ મેગ્નેટીક ફ્લક્સ એ આઉટપુટ વેરીયબલ બનવા માટે ક્વોલિફાય નથી હવે સામાન્ય રીતે તમે આ સ્ટેટ વેરીયબલના એલ્જિબ્રિક કોમ્બીનેશન તરીકે આઉટપુટ વેરીએબલ લખી શકશો તો ધારો કે સિસ્ટમ કે જે આપણે હમણાં જ વર્ણવી dnydtnan 1dn 1ydtn 1 a1dytdta0ytft જો yt એ આઉટપુટ તરીકે નિયુક્ત થયેલ છે તો આઉટપુટ સમીકરણ સરળાતાથી ytx1tછે તો તમે લખી શકો છો તેથી આપણે અત્યાર સુધી શું કર્યું છે આપણે લીનીઅર કંટીન્યુસ ડેટા અને ડિસ્ક્રીટ ડાયનેમિક સિસ્ટમ્સ માટે સ્ટેટ વેરીયબલ અને સ્ટેટ સમીકરણો ના કંસેપ્ટ અને વ્યાખ્યા પ્રસ્તુત કરી છે આપણે લીનીઅર સિસ્ટમ્સના ટ્રાન્સફર ફંક્શનને મેળવવા માટે બ્લોક ડાયાગ્રામ અને સિગ્નલ ફ્લો ગ્રાફ પદ્ધતિઓ નો ઉપયોગ પણ કર્યો છે તો હવે પછીનાં સેશનમાં આપણે શું કરીશું આપણે સ્ટેટ સમીકરણ ના મોડેલિંગ ને વિસ્તૃત કરવા માટે સિગ્નલ ફ્લો ગ્રાફ કન્સેપ્ટનો ઉપયોગ કરીશું અને પરિણામોને આપણે સ્ટેટ ડાયાગ્રામ માં વાપરીશું સ્ટેટ વેરિયબલ ફોર્મ્યુલેશન ની મૂળ લાક્ષણિકતાઓ એ છે કે લીનીઅર અને નોનલીનીઅર સિસ્ટમ્સ ટાઇમ ઇન્વેરીયન્ટ અને ટાઇમ વેરીંગ સિસ્ટમ અને સિંગલ વેરિયબલ અને મલ્ટિવેરિયબલ સિસ્ટમ એ એકીકૃત રીતે મોડેલિંગ કરી શકાય છે જ્યારે બીજી તરફ ટ્રાન્સફર ફંક્શનની વ્યાખ્યા ફક્ત લીનીઅર ટાઇમ ઇન્વેરીયન્ટ સિસ્ટમ માટે છે તેથી આની સાથે આપણે આપણી આજની ચર્ચાને બંધ કરીએ છીએ આપણે જ્યારે મલ્ટિ વેરિયેબલ સિસ્ટમનું મોડેલિંગ શરૂ કરીશુ ત્યારે આપણે આપણી આ ચર્ચા ચાલુ કરીશું જ્યાં તમે મલ્ટીપલ એક થી વધુ ઇનપુટ અને મલ્ટીપલ આઉટપુટ જોશો અને તમે તે મોડેલ ના સેટનું એનાલીસીસ કેવી રીતે કરશો આભાર